જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ ઉચ્ચ સ્તરે આપણે 2 અલગ સંસ્થાઓ વિશે વાત કરી રહ્યા છીએ એક કામદારો છે જેઓ તે પ્લાન્ટમાં કામ કરી રહ્યા છે અને બીજું મૂળભૂત રીતે તે સાધન મશીનરી છે જે ત્યાં પ્લાન્ટમાં છે તેથી આ બંને સંસ્થાઓને સુરક્ષિત કરવી અને તેમની સલામતી આની ભૌતિક સલામતી અને તેમની કામગીરી સલામતી સુનિશ્ચિત કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમામ આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં પ્લાન્ટની સલામતી અને સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી હવે પ્રશ્ન એ છે કે તે મહત્વપૂર્ણ છે પરંતુ હવે આધુનિક વિશ્વમાં તમે વસ્તુઓને કેવી રીતે સ્માર્ટ બનાવી શકો છો અને હવે જ્યારે આપણે IIoT અને ઉદ્યોગ 4 0 અને તેના અમલીકરણ વિશે વાત કરી રહ્યા છીએ સ્માર્ટ પ્લાન્ટ સેફ્ટી અને સિક્યુરિટી મોનિટરિંગ અને કંટ્રોલ સિસ્ટમ્સ બનાવવા માટે તમે કેવી રીતે IIoT ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકો છો તો ચાલો પહેલા કેસ સ્ટડી જોઈએ તેથી ચાલો કહીએ કે હું તમને એક ઉદાહરણ દ્વારા ચલાવવા જઈ રહ્યો છું ચાલો આ વિશિષ્ટ ઉદાહરણ જોઈએ જણાવી દઈએ કે એક સામાન્ય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આ તમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એક સામાન્ય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અલગ અલગ સુવિધાઓ અલગ અલગ ઇમારતો અલગ અલગ વસ્તુઓ કરવા માટે અલગ અલગ સુવિધાઓ હશે આપણે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ કહીએ છીએ કે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુણાકારમાં હોઈ શકે છે તેથી આ મેન્યુફેક્ચરિંગ એકમોને એકબીજા સાથે જોડી શકાય છે જેથી કરીને એક યુનિટમાંથી આઉટપુટ બીજા યુનિટમાં ઇનપુટ તરીકે જાય અને પ્રક્રિયા ચાલુ રહે તેથી વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો ત્યાં હોઈ શકે છે જે ફરીથી કનેક્ટ થવા જઈ રહ્યાં છે તેથી એક યુનિટમાંથી આઉટપુટ બીજા યુનિટમાં ઇનપુટ તરીકે જાય છે ફરીથી બીજા યુનિટમાંથી આઉટપુટ ત્રીજામાં ઇનપુટ તરીકે જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે તેથી તમારી પાસે મેન્યુફેક્ચરિંગ એકમો હશે તમારી પાસે વિવિધ લોજિસ્ટિક સુવિધાઓ જેમ કે ટ્રક વિવિધ ટ્રક અથવા માલસામાનના અન્ય વાહક પણ હશે અને તમારી પાસે કદાચ કેટલીક પર્યાવરણીય સુવિધાઓ જેમ કે પાણીના તળાવ વગેરે હશે તેથી આ ઉત્પાદન સુવિધા અથવા ઉત્પાદન પ્લાન્ટ મૂળભૂત રીતે કેવો દેખાશે તે ખૂબ જ ઉચ્ચ સ્તરે છે પરંતુ આમાં એક વસ્તુ હું ચૂકી ગયો છું મેં ફક્ત નિર્જીવ વસ્તુઓ વિશે જ વાત કરી છે મેં ફક્ત માલસામાન વિશે ઇમારતો વિશે ઉત્પાદન એકમો વિશે વાત કરી છે તે તે છે જેની મેં વાત કરી છે પરંતુ તે આવશ્યક ઘટક છે જે હું અત્યાર સુધી આ કામદારો ચૂકી ગયો છે અને આપણી પાસે આના જેવા ઘણા કામદારો છે જે મૂળભૂત રીતે અહીં આ ઉત્પાદન સુવિધામાં કામ કરી રહ્યા છે તેથી આપણી પાસે આ વિવિધ કામદારો છે અને આ કામદારો સલામત છે અને તેઓ સુરક્ષિત છે તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મેં તમને એક ઉત્પાદન સુવિધામાં શરૂઆતમાં કહ્યું તેમ આપણે 2 પ્રકારની સંસ્થાઓ વિશે વિસ્તૃત રીતે વાત કરી રહ્યા છીએ એક કામદારો અને બીજું મૂળભૂત રીતે ત્યાં છે તે વિવિધ સુવિધાઓ વિવિધ ઉપકરણો મશીનરી અને તેથી વધુ અને આગળ તેથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આ 2 મુખ્ય એકમો છે તેથી તમે જુઓ છો કે તમારે આ બંનેની સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા માટે તમારે મોનિટર કરવું પડશે તેથી ફરીથી IoT સેન્સર અને અન્ય તકનીકો ટેક્નોલોજીઓ કે જે આપણે અગાઉ શીખ્યા છીએ તે કરવામાં મદદ કરી શકે છે તેથી કામદારોની સલામતી માટે આપણે આ કામદારોને તેમના શારીરિક પરિમાણોનું નિરીક્ષણ કરવા માટે વિવિધ સેન્સર સાથે ફીટ કરી શકીએ છીએ તેથી કામદારો માટે આપણે તેમના શારીરિક પરિમાણોનું નિરીક્ષણ કરી શકીએ છીએ આપણી પાસે તેમની કાર્યની અર્ગનોમિક સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વિવિધ સેન્સર હોઈ શકે છે અને તે જ રીતે આ વિવિધ કામદારોને તેમની પ્રવૃત્તિઓ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ તેમના કાર્યસ્થળ વગેરે પર સતત દેખરેખ રાખવા માટે વિવિધ પ્રકારના સેન્સર સાથે ફીટ કરી શકાય છે આની જેમ અન્ય સેન્સર્સ છે જેનો ઉપયોગ આ ઉત્પાદન સુવિધામાં જ થઈ શકે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે આ અન્ય સેન્સર અલગ છે આ ટ્રકમાં જુદા જુદા સેન્સર ફીટ કરી શકાય છે આ ઉત્પાદન એકમોમાં વિવિધ સેન્સરનો સમાવેશ થશે આ વિવિધ મશીનરી સેન્સર સાથે ફીટ કરવામાં આવશે તેથી આ નિર્જીવ વસ્તુઓમાં ઉપરાંત સજીવ વસ્તુઓમાં ફીટ કરાયેલા સેન્સર તેઓ ઘણો ડેટા મોકલશે અને જેમ આપણે અગાઉ જોયું તેમ આ ડેટા એકત્ર કરી શકાય છે સંગ્રહિત કરી શકાય છે અને તેનું વિશ્લેષણ કરી શકાય છે સંગ્રહ ઉપરાંત વિશ્લેષણ કરી શકાય છે શું થઈ રહ્યું છે તે વિશે જાણકારી તેથી આ વિવિધ વસ્તુઓ વિવિધ મશીનરી તેમાં કામ કરતા કામદારો અને તેથી વધુની સલામતી અને સલામતીની ખાતરી કરવા માટે ઉત્પાદન પ્લાન્ટમાં દેખરેખની પ્રક્રિયા છે નિયંત્રણ પણ શક્ય છે તેથી દૂરથી શક્ય છે કે આ જાળવણીનો ભાગ છે જે મેં તમને કહ્યું છે તેથી આપણેમાત્ર આ અલગ અલગ સંસ્થાઓ પર નજર રાખી રહ્યાં નથી પરંતુ આપણે અમુક મશીનરી પર રિમોટલી નિયંત્રણ પણ રાખી શકીએ છીએ આપણે કેટલાક સંકેતો મોકલી શકીએ છીએ કેટલાક પ્રતિસાદ તે સ્ત્રોત તરફ પાછા સંકેત આપે છે જ્યાંથી ડેટાનો ઉદ્ભવ મશીન ટૂલને વધુ કાર્યક્ષમ રીતે કરવા માટે અથવા ચોક્કસ વસ્તુઓને ચોક્કસ રીતે કરવા અથવા કંઈક જાણવું છે જે પહેલેથી જ ભૂલ તરીકે કરવામાં આવ્યું છે તેથી જેમ કે આ વિવિધ વસ્તુઓ શક્ય છે તેથી આ સમજી લીધા પછી ચાલો હવે પાછા જઈએ અને પ્લાન્ટની સુરક્ષા અને સલામતીના મૂળભૂત ખ્યાલો અને કેવી રીતે IIoT આપણને મદદ કરી શકે તે સમજવાનો પ્રયાસ કરીએ તેથી જો આપણે સલામતી અને સિક્યુરિટી વિશે વાત કરી રહ્યા છીએ તો ત્યાં 3 અલગ અલગ પ્રૉન્ગ્સ છે તેથી મૂળભૂત રીતે આ ઘૂસણખોરી ત્રિકોણના 3 જુદા જુદા ખૂણા છે પ્રખ્યાત ઘૂસણખોરી ત્રિકોણ લોકપ્રિય ઘૂસણખોરી ત્રિકોણમાં ત્રણ જુદા જુદા ખૂણા છે ત્રણ અલગ અલગ લક્ષણો છે જેને ધ્યાનમાં લેવા પડશે નંબર 1 ધ્યાનમાં લો કે આપણી પાસે એક ઘુસણખોર છે તેથી ઘુસણખોરનો કોઈ ચોક્કસ વસ્તુ કરવા માટે કોઈ હેતુ હોવો જોઈએ બીજી વસ્તુ જે ઘુસણખોર ધ્યાનમાં લેશે તે છે કેવી રીતે તેથી હેતુ ત્યાં છે પરંતુ પછી ઘુસણખોર કેવી રીતે ઘૂસણખોરી કરશે તે બીજી વસ્તુ છે અને ત્રીજી તક છે માત્ર ઘુસણખોરી કરવાનો હેતુ અને લગભગ સાધન હોવાથી ઘુસણખોર સફળ બનતો નથી ઘુસણખોરને પણ ઘૂસણખોરીની તક મળવી જોઈએ તેથી જ્યારે આપણે પ્લાન્ટની સલામતી વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે 2 સંસ્થાઓ માનવો અને પ્લાન્ટ રીસોર્સીસ તેમની સલામતી અને તેમની સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે તે સુનિશ્ચિત કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ વિવિધ મશીનરી તેઓ ખરાબ ન કરે અને તે મશીનરીની આસપાસ અથવા તે મશીનરી સાથે કામ કરતા કામદારો માટે જોખમો પેદા ન કરે તેથી પ્લાન્ટની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ્યારે આપણે પ્લાન્ટમાં સુરક્ષા અને સલામતી વિશે વાત કરીએ છીએ ત્યારે મુખ્ય 3 બાબતો છે જેને આપણે ધ્યાનમાં લેવી પડશે આપણે IIoT અમલીકરણ વિશે વાત કરી રહ્યા છીએ અગાઉના લેક્ચરમાંથી યાદ કરો કે આપણે IIoT વિશે શું ચર્ચા કરી હતી IIoT માં આપણે ઓપરેશન્સ ઇન્ફોર્મેશન અથવા ઇન્ફર્મેશન ટેક્નોલોજીના સમાવેશથી આગળ વધવા અને ઓપરેશનલ ટેક્નોલોજીમાં સુધારો કરવા વિશે વાત કરી રહ્યા છીએ તેથી IT OT સંકલન પર આપણે ફરી એક વાર ફરી વિચાર કરવો પડશે તેથી આ ઓપરેશનલ ટેક્નોલોજીની સુરક્ષામાં ઉપકરણ સુરક્ષા મશીનની સુરક્ષા અને તેમાં લગાવેલા સેન્સર્સની સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે તેથી આ બધી મશીનરીઓ તેમના ઉપકરણની સુરક્ષા પરંતુ જ્યારે તમે IT વિશે વાત કરો છો ત્યારે નેટવર્ક સોફ્ટવેર વગેરે જેવી વધારાની વસ્તુઓ પણ ચિત્રમાં આવે છે તેથી ઉપકરણની સુરક્ષા ઉપરાંત નેટવર્ક સિક્યોરિટી સોફ્ટવેર સિક્યુરિટી પણ મહત્વપૂર્ણ છે તેથી આપણી પાસે ઉપકરણ સુરક્ષા હશે જે પરંપરાગત ઉપકરણ સુરક્ષામાંથી છે અને નવા ITના સંકલનને કારણે આપણે નેટવર્ક સુરક્ષા અને સૉફ્ટવેર સુરક્ષા અંગે ચિંતાઓ છે તેથી સૉફ્ટવેર સુરક્ષાની આવશ્યકતા છે કારણ કે જે સૉફ્ટવેર ઑટોમેશન પ્રક્રિયામાં અમલમાં ચાલી રહ્યું છે જો તે સૉફ્ટવેર સુરક્ષિત ન હોય તો તે મૂલ્યવાન માહિતીની ચોરી કરવા માટે સેન્સિટિવ પોઇન્ટ તરીકે ઊભું થઈ શકે છે તેથી સંવેદનશીલ સામગ્રીનું અધિકૃત નિરીક્ષણ મહત્વપૂર્ણ છે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે સૉફ્ટવેર ભ્રષ્ટ ન બને અથવા ભ્રષ્ટ વર્તન કરતું નથી સૉફ્ટવેર દ્વારા ડૅનિયલ સર્વિસ અટૅક અટકાવવું જોઈએ તેથી સોફ્ટવેર સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે સૉફ્ટવેર સુરક્ષામાં ઑથેન્ટિકેશન ઈન્ટેગ્રિટી અને અવૈલેબિલીટીની ખાતરી કરવી સામેલ છે IIoT માં સુરક્ષા પરના લેક્ચરમાં મેં આ વિવિધ વિશેષતાઓની પૂરતી વિગતવાર ચર્ચા કરી તેથી આ સૉફ્ટવેર સુરક્ષાએ ઑથેન્ટિકેશન ઈન્ટેગ્રિટી અને અવૈલેબિલીટી અને તેના અમલીકરણની આ તમામ 3 વિવિધ સુવિધાઓની ખાતરી કરવી પડશે ઈન્ટેગ્રિટી અનકરપ્ટેડ ડેટાની ખાતરી વિશે વાત કરે છે ઑથેન્ટિકેશન વપરાશકર્તાઓની યોગ્ય રીતે ઓળખ વિશે વાત કરે છે અને ખાતરી કરે છે કે વપરાશકર્તા દ્વારા મશીન દ્વારા સ્થાનિક રીતે અથવા દૂરથી દાખલ કરવામાં આવેલ ઓળખપત્રો બધા સાચા છે કે જે આપણે આપવામાં આવે છે આપણે ચોક્કસ વપરાશકર્તાને કાયદેસર હોવાનું પ્રમાણિત કરી રહ્યા છીએ અને ત્રીજું એક અવાઈલીબીલીટી છે જે કાર્યના સમય અને કુલ સમયના ગુણોત્તર વિશે વાત કરે છે તેથી મશીન ઉપલબ્ધ કરાવવામાં આવે તેની ખાતરી કરીને શક્ય હોય ત્યાં સુધી સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવામાં આવે છે સારી પ્રોગ્રામિંગ તકનીકોની ખાતરી કરવા સારી ફાયરવોલ સ્થાપિત કરવા ઘૂસણખોરી શોધવા સારા નિવારક પગલાં વગેરેની ખાતરી કરવા માટે વિવિધ જરૂરિયાતો છે IIoT સક્ષમ સિસ્ટમમાં સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ કેટલીક તકનીકો છે નેટવર્ક સુરક્ષા સમગ્ર નેટવર્કને સુરક્ષિત કરવા વિશે વાત કરે છે જેથી નેટવર્કમાં નબળાઈઓ નેટવર્કમાંના નબળા પોઈન્ટ ઓછા થઈ જાય નેટવર્ક સુરક્ષાના વિવિધ પ્રકારો છે વાસ્તવિક વપરાશકર્તાઓ કોણ છે અને સિસ્ટમમાં આની કેટલી ઍક્સેસ હોવી જોઈએ તેના આધારે ઍક્સેસ નિયંત્રણ એવું નથી કે બધા વપરાશકર્તાઓને સિસ્ટમના તમામ વિવિધ ઘટકોની 100 ટકા ઍક્સેસ હશે તેથી વધુ અમુક વપરાશકર્તાઓને અમુક ઘટકોની ઍક્સેસ હશે અને અન્ય વપરાશકર્તાઓને સિસ્ટમના અન્ય ઘટકોની ઍક્સેસ હશે તેથી નીતિ દસ્તાવેજો દ્વારા નિર્ધારિત વિશેષાધિકારોના આધારે ઍક્સેસને નિયંત્રિત કરવું અમલમાં મૂકવું જોઈએ નેટવર્કને સુરક્ષિત રાખવા માટે એન્ટિવાયરસ એન્ટી મેલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ પછી સોફ્ટવેર ડેવલપ થયા પછી તેની સુરક્ષા માટે એપ્લીકેશન લેયર સિક્યોરિટી પણ કરવી જોઈએ વિવિધ પ્રકારની સુરક્ષા સમસ્યાઓ છે નેટવર્ક દ્વારા અસામાન્ય વર્તણૂક શોધવા માટે વર્તણૂક વિશ્લેષણ કરવું જોઈએ ફિશિંગ અટૅક સામે રક્ષણ આપવા માટે ડેટા નુકશાન નિવારણ સુનિશ્ચિત કરવું જોઈએ અને ઈમેલ સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ ફાયરવોલ્સ ઘૂસણખોરી નિવારણ સિસ્ટમ ઘૂસણખોરી શોધ સિસ્ટમ મોબાઇલ ઉપકરણ સુરક્ષા નેટવર્ક સુરક્ષાની અન્ય ચિંતાઓ પણ છે નેટવર્ક સેગ્મેન્ટેશન જે મૂળભૂત રીતે નેટવર્કને નાના ભાગોમાં વિભાજિત કરે છે અને તે વિવિધ પેટાવિભાજિત ભાગોમાં સુરક્ષા નીતિઓને સ્પષ્ટપણે લાગુ કરે છે જે નેટવર્ક વિભાજન છે VPN સુરક્ષા માહિતીની સુરક્ષા અને ઈવેન્ટ મેનેજમેન્ટ એ નેટવર્ક સિક્યોરિટીમાં અન્ય વિવિધ ચિંતાઓ છે ઉપકરણ સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપકરણોમાં સંગ્રહિત સંવેદનશીલ માહિતી અને સ્માર્ટફોન ટેબ્લેટ લેપટોપ વગેરે જેવા વિવિધ ઉપકરણોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોક્કસ નેટવર્કના ઘટકો જે વિવિધ ઉપકરણોને સુધારે છે તેમની સુરક્ષા એન્ડપોઇંટ સુરક્ષા VPN સુરક્ષા તમે જાણો છો કે ગેટવે સુરક્ષાના આ વિવિધ નેટવર્ક ઘટકો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઈમેલ સિક્યુરિટી પણ એ જ રીતે ક્લાઉડ સિક્યુરિટી છે કારણ કે ક્લાઉડ મોટાભાગના કેસોમાં થર્ડ પાર્ટી સર્વિસ જેવું છે તેથી ક્લાઉડને સુરક્ષિત કરવું અને ક્લાઉડનું હોમ સિસ્ટમ સાથે એકીકરણ અને હોમ સિસ્ટમ અને ક્લાઉડ વચ્ચેના સંચારની ખાતરી કરવી અને તેમની સુરક્ષા પણ IIoT અમલીકરણમાં સુરક્ષાના અન્ય ઘટકો છે હવે ચાલો આપણે વર્ચ્યુઅલ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી વિશે વાત કરીએ આપણે અગાઉના એક લેક્ચરમાં ઘણી બધી વાત કરી અને જો તમને યાદ હોય કે આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટકો છે જેનો ઉપયોગ પ્રક્રિયાઓની કાર્યક્ષમતા વધારવા માટે ઉદ્યોગમાં થઈ શકે છે અને તેથી વધુ કામદારોને તાલીમ આપે છે તેથી ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી વિશે આપણે અગાઉના લેક્ચરમાં લંબાણપૂર્વક ચર્ચા કરી છે આપણે અહીં ફરી એકવાર તે કરવા જઈ રહ્યા નથી પરંતુ એક વાત હું અહીં પ્રકાશિત કરવા માંગુ છું તેથી વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી એ એવી વસ્તુ છે જે આપણે સમજી ગયા છીએ પરંતુ હું તમને બતાવીશ ચાલો હું એક યોજના દોરું કે કેવી રીતે વર્ચ્યુઅલ રિયાલિટી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે તેથી આપણે બધાએ સ્માર્ટ ચશ્મા વિશે સાંભળ્યું છે તેથી સ્માર્ટ ચશ્મા અને ઓગમેન્ટેડ રિયાલિટી સક્ષમ ચશ્મા AR ચશ્માનો ઉપયોગ ઉત્પાદન પાવર પ્લાન્ટમાં સલામતી અને સુરક્ષાને સુધારવા માટે થઈ શકે છે તેથી ચાલો કહીએ કે આપણી પાસે આના જેવું ગ્લાસ છે તેથી આ ગ્લાસ મૂળભૂત રીતે વિવિધ કામદારો માટે ફીટ કરી શકાય છે તેથી આ વર્કર ચશ્મા છે આ AR ચશ્મા છે ચાલો આપણે AR અથવા સ્માર્ટ ચશ્મા કહીએ જે કામદારોની માલિકીના હોઈ શકે તેથી આ ચશ્મા યોગ્ય સંવર્ધિત વાસ્તવિકતા અમલીકરણનો ઉપયોગ કરીને વિગતો મેળવવા માટે મદદ કરી શકે છે ચાલો આપણે કહીએ કે ઝેરી વાયુઓના લિકેજની વિગતો માત્ર ઝેરી વાયુઓના લિકેજ જ નહીં પરંતુ ઉત્પાદન પ્લાન્ટમાં ઓઇલનું લિકેજ પણ હોઈ શકે છે અને તેથી વધુ કદાચ કોઈ મશીનમાં થોડું ઓઇલ લીક થઈ રહ્યું છે અથવા કેટલાક અન્ય રસાયણોમાંથી અન્ય રસાયણો લીક થઈ રહ્યા છે આ આમાંના કેટલાક ઉદાહરણો છે તેથી આ AR સક્ષમ ચશ્મા સ્માર્ટ ચશ્મા પહેરીને લીકેજ શોધી શકાય છે તેથી આ શક્ય છે જો કોઈ લીકેજ હોય તો કહીએ કે ત્યાં લીકેજ છે આ સુવિધામાંથી સલામત માર્ગે દિશાઓ મેળવવાનું શક્ય બનશે જેથી આ પ્રકારની ઘટનાને કારણે કામદારને અસર ન થાય તેથી સલામત માર્ગની બહાર મૂળભૂત રીતે આ AR સક્ષમ ગ્લાસ તરફ નિર્દેશિત કરી શકાય છે તો આની જેમ તમારી પાસે અન્ય અમલીકરણો હોઈ શકે છે ચાલો કહીએ કે જો આગ લાગી હોય અથવા કદાચ બીજી કોઈ ઘટના હોય અનિચ્છનીય ઘટના બની હોય તેથી પછી આ AR સક્ષમ ચશ્મા દ્વારા માર્ગદર્શન આપી શકાય તે દિશામાં જરૂરી પગલાં લેવા તેથી AR સક્ષમ ચશ્મા પર ઘણું સંશોધન કાર્ય ચાલી રહ્યું છે કેટલાક ઉદ્યોગો પહેલેથી જ આ જગ્યામાં છે તેઓ આ AR સક્ષમ ચશ્માના વિકાસ પર કામ કરી રહ્યા છે વિવિધ કાર્યક્ષમતાઓને અમલમાં મૂકી રહ્યા છે આ વિવિધ AR સક્ષમ ચશ્મામાં કસ્ટમ કાર્યક્ષમતા લાગુ કરવામાં આવી છે તેથી તેમની સલામતી અને સિક્યુરિટી સુનિશ્ચિત કરવા માટે આ કામદારોની માલિકી હોઈ શકે છે જો કે આ ARVR સક્ષમ ઉકેલો નવા IT આધારિત ઉકેલો છે તેથી તેઓ અલગ અલગ દ્વારા IT અટૅક માટે સંવેદનશીલ હોય છે તેથી ત્યાં જુદા જુદા હુમલાખોરો છે જેઓ અલગ અલગ અટૅક કરી શકે છે તેથી એવું બની શકે છે કે અટૅકને કારણે સ્ક્રીનની સામગ્રી સાથે ચેડા થઈ શકે છે અને તે આ વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરતા આ વિવિધ કામદારો માટે વધારાના જોખમો ઉભા કરશે તેથી ટૂંકમાં આ તે છે જે મેં આવરી લીધું છે તેથી મૂળભૂત રીતે આ ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્મા આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં સલામતી અને સુરક્ષાને સુધારવામાં કેવી રીતે મદદ કરી શકે છે અંતમાં મેં તેની અંતે ચર્ચા કરી છે મેં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સુરક્ષા અને સલામતીના મુદ્દાઓ શું છે તેની ચર્ચા કરવાનું શરૂ કર્યું અને ઉત્પાદન પ્લાન્ટમાં આ સલામતી અને સુરક્ષા મુદ્દાઓને અમલમાં મૂકવા માટે IIoT કેવી રીતે બચાવકર્તા તરીકે આવી શકે છે જેથી ઉપકરણોને સુરક્ષિત રીતે સંચાલિત અને સંગ્રહિત કરી શકાય અને તે પણ માનવ સંસાધન કામદારોને સલામત કાર્યકારી વાતાવરણ અને સુરક્ષિત કાર્યકારી વાતાવરણ મળી શકે છે તેથી આ હંમેશની જેમ ફરી એક વાર અલગ અલગ સંદર્ભો છે અને આ સાથે આપણે આ વ્યાખ્યાનનો અંત કરીએ છીએ